આજના સેશનમાં આપણે સર્કિટ ના સેકન્ડ ઓર્ડર રિસ્પોન્સ વિશે ચર્ચા કરીશું એવી સર્કિટ્સ જેમાં ઇન્ડક્ટર કેપેસિટર અને રેઝિસ્ટર હોય છે ત્યાં બધા 3 કોમ્પોનેન્ટ છે અથવા આપણી પાસે 2 ઇન્ડક્ટર્સ અથવા 2 કેપેસિટર છે જેને ઇકવીવેલેન્ટ ઇન્ડક્ટર અથવા કેપેસિટર બનાવવા માટે ક્લબ કરી શકાય એમ નથી તેથી આવા કિસ્સાઓમાં આપણે સર્કિટને કેવી રીતે હલ કરીશું તે આપણે આજના લેક્ચર માં ચર્ચા કરીશું તો ચાલો આપણે સેકન્ડ ઓર્ડર રિસ્પોન્સ વિશે ચર્ચા શરૂ કરીએ ચાલો પહેલા સમજીએ કે સેકન્ડ ઓર્ડર સર્કિટનો અર્થ શું છે સેકન્ડ ઓર્ડર સર્કિટ સેકન્ડ ઓર્ડર ડિફરેન્શિયલ સમીકરણ દ્વારા કેરેક્ટરાઈઝ કરવામાં આવે છે જ્યારે આપણી પાસે સેકન્ડ ઓર્ડર ડિફરેન્શિયલ સમીકરણ હોય જે ચોક્કસ સર્કિટનું સંચાલન કરે છે તે સર્કિટને સેકન્ડ ઓર્ડર સર્કિટ તરીકે ગણી શકાય હવે આપણે એમ પણ કહી શકીએ કે જે સર્કિટમાં બે સ્ટોરેજ એલીમેન્ટ્સ હોય ખાસ કરીને ઇન્ડક્ટર્સ અને કેપેસિટર્સ તો તેને સેકન્ડ ઓર્ડર સર્કિટ કહેવામાં આવે છે કારણ કે તેમના રિસ્પોન્સિસમાં વિભિન્ન ડિફરેન્શિયલ સમીકરણો શામેલ છે જેમાં સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ્ઝ હોય છે સેકન્ડ ઓર્ડર સર્કિટ્સ સામાન્ય રીતે સીરીઝ RLC સર્કિટ અથવા પેરેલલ RLC સર્કિટ્સ છે જેમાં વિવિધ પ્રકારનાં અથવા સમાન પ્રકારનાં બે સ્ટોરેજ એલીમેન્ટ્સ હોય છે સમાન પ્રકારના નો અર્થ એ છે કે એલીમેન્ટ્સ બે ઇન્ડક્ટર્સ અથવા બે કેપેસિટર હોઈ શકે છે પરંતુ આ એલીમેન્ટ્સને ઇકવીવેલેન્ટ સિંગલ એલીમેન્ટ દ્વારા રિપ્રેઝેન્ટ કરી શકાતા નથી તેથી આવા કિસ્સામાં તમારે ગવર્નીંગ સમીકરણો બનાવવા પડશે જે પ્રાકૃતિક રીતે સેકન્ડ ઓર્ડરના છે હવે ચાલો આવી સર્કિટ્સના ઉદાહરણ જોઈએ આ સિરીઝ RLC સર્કિટ છે અને સેકન્ડ ઓર્ડર સર્કિટ છે ઉપરાંત પેરેલલ RLC સર્કિટ પણ સેકન્ડ ઓર્ડર સર્કિટ છે હવે જો તમારી પાસે 2 ઇન્ડક્ટર્સ છે જેને એક ઇન્ડક્ટર તરીકે રિપ્રેઝેન્ટ કરી શકાય એમ નથી તો પછી તેને પણ સેકન્ડ ઓર્ડર સર્કિટ તરીકે ગણી શકાય એ જ રીતે આ કિસ્સામાં પણ જો આપણી પાસે બે કેપેસિટર છે પરંતુ તેને સર્કિટમાં સિંગલ ઇકવીવેલેન્ટ કેપેસિટર તરીકે રિપ્રેઝેન્ટ કરવા માટે ક્લબ કરી શકાતા નથી તો તે સર્કિટને પણ સેકન્ડ ઓર્ડર સર્કિટ માનવામાં આવે છે હવે પહેલા આપણે એ સમજવું જોઈએ કે આ પ્રકારની સર્કિટ્સ માટે આપણે પ્રારંભિક અને અંતિમ વેલ્યુ કેવી રીતે શોધીશું વોલ્ટેજ અને કરંટ માટે પ્રારંભિક અને અંતિમ વેલ્યુ શોધવાનું વધુ સરળ છે કારણ કે આ કેટલીક બાબતો છે જે વિચારી શકાય છે અથવા તમે જ્યારે સર્કિટનું સમય t0અને t પર નિરીક્ષણ કરો ત્યારે તેને શોધી શકો છો પરંતુ પેસીવ એલીમેન્ટ્સ ના ડેરિવેટિવ્ઝની પ્રારંભિક વેલ્યુને શોધવી થોડી મુશ્કેલ છે તો જ્યારે આપણે ઇનિશિયલ કંડીશન્સ નક્કી કરીએ છીએ ત્યારે આપણી પાસે ધ્યાનમાં રાખવા માટે બે અગત્યના મુદ્દા છે પહેલું છે કેપેસિટરની એક્રોસ ના વોલ્ટેજની પોલારિટી અને ઇન્ડકટરમાંથી પસાર થતા કરંટની દિશા બીજું છે કેપેસિટરની એક્રોસના વોલ્ટેજને અચાનક બદલી શકાતા નથી તેથી આપણે કહી શકીએ કે કેપેસિટર માટે વોલ્ટેજ v v0 છે એ જ રીતે ઇન્ડક્ટર માંથી પસાર થતા કરંટને અચાનક બદલી શકાતો નથી તેથી ii0 હશે આમ ઇનિશિયલ કંડીશન્સ શોધવા માટે આપણે સૌપ્રથમ તે વેરીયેબલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે અચાનક બદલાતા નથી આનો અર્થ એ છે કે આપણે ઇન્ડક્ટરમાંથી પસાર થતા કરંટ અને કેપેસિટરના વોલ્ટેજ પર ધ્યાન કેન્દ્રિત કરીશું હવે ચાલો આપણે પહેલા સોર્સ ફ્રી સિરીઝ RLC સર્કિટનો કેસ લઈએ આપણે તે સર્કિટ્સનું સોલ્યુશન શોધવા પ્રયત્ન કરીશું જે કોઈ પણ સોર્સ વિનાના R L અને C ના સિરીઝ કોમ્બિનેશન છે તો આપણે માની લઈએ કે ઇન્ડક્ટર માંથી થોડો પ્રારંભિક કરંટ પસાર થાય છે અને તેની વેલ્યુ I0 છે અને કેપેસિટર શરૂઆતથી વોલ્ટેજ V0 થી ચાર્જડ છે તો આ બે ને એક સોર્સ તરીકે ગણવામાં આવશે જે સર્કિટને કરંટ પ્રદાન કરે છે તો હવે આપણે સમય t0 પર લખી શકીએ કે v ને સમીકરણમાં મુજબ કરંટના ઈન્ટીગ્રલ તરીકે લખી શકાય છે અને તે V0 ની બરાબર હશે કારણ કે આ પ્રારંભિક કંડીશન છે એ જ રીતે સમય t0 પરનો કરંટ iI0 છે હવે જો તમે આ લૂપ માટે KVL લખો જ્યાં આપણે ધારીએ છીએ કે આ ચોક્કસ લૂપમાં કરંટ પસાર થઇ રહ્યો છે તમે આ લૂપ માટે KVL સમીકરણ માં બતાવ્યા પ્રમાણે સમીકરણ લખી શકો છો આ સમીકરણમાંથી ઈન્ટીગ્રેશન ના ભાગને સમય t ના સંદર્ભમાં ડિફરન્શિએટ કરીને તેને દૂર કરી શકાય છે ડિફરન્શિએશનથી તમને સમીકરણ મળશે તેથી જો તમે સમીકરણના બીજા ડેરિવેટિવ ને ફરીથી ગોઠવો તો તમને સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે સમીકરણ મળશે તમે જોઈ શકો છો કે સમીકરણમાં સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ છે તેથી જ તેને સેકન્ડ ઓર્ડર ડિફરેન્શિયલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે હવે જો તમને આવા સેકન્ડ ઓર્ડર ડિફરેન્શિયલ સમીકરણને સોલ્વ કરવાનું કહેવામાં આવે તો તમારે 2 ઇનિશિયલ કંડીશન્સની જરૂર છે હવે આપણે જાણીએ છીએ કે કરંટની પ્રારંભિક વેલ્યુ I0 છે હવે આગળ તમારે કરંટના પ્રારંભિક વેલ્યુનું પ્રથમ ડેરિવેટિવ શોધવાની જરૂર છે તેથી તમારે સમય t0 પર didt ની ગણતરી કરવી જોઈએ આપણે કેપેસિટરની એક્રોસના વોલ્ટેજની પ્રારંભિક વેલ્યુ પણ જાણીએ છીએ આપણે તે વેલ્યુનો ઉપયોગ સમીકરણ મુજબ કરી શકીએ તો આ સમીકરણ માટે તમે શું લખી શકો તમે ફક્ત અને માં દર્શાવ્યા મુજબના સમીકરણો લખી શકો છો તેથી હવે તમારી પાસે I ની પ્રારંભિક વેલ્યુ છે અને didt ની પ્રારંભિક વેલ્યુ છે જેનો ઉપયોગ તમે સમીકરણને સોલ્વ કરવા માટે કરી શકો છો હવે જો તમે અગાઉની ચર્ચા જુઓ જ્યારે આપણે સોર્સ ફ્રી RL સર્કિટ અને RC સર્કિટના રિસ્પોન્સ વિશે ચર્ચા કરી હતી ત્યારે આપણે જોયું કે સામાન્ય રીતે આ પ્રકારની સર્કિટ્સનું સોલ્યુશન એક્સ્પોનેન્શિયલ હોય છે તો ચાલો માની લઈએ કે આ કેસ માટેનું સોલ્યુશન સમીકરણ મુજબ છે તેથી A અને એ કોન્સ્ટન્ટ છે જે આપણે શોધવાના છે હવે તમે શું કરશો તમે સમીકરણ માં ધારેલી કરંટની વેલ્યુ સમીકરણ માં મૂકશો આનો અર્થ એ છે કે તમે તેને બે વાર ડિફરન્શિએટ કરશો તો તમને સમીકરણ ની જેમ પ્રથમ કોમ્પોનેન્ટ મળશે એ જ રીતે સમીકરણ ની અન્ય ટર્મ્સ મેળવી શકાય છે આ સમીકરણને તેનું અંતિમ સ્વરૂપ મેળવવા માટે ફરીથી લખી શકાય છે હવે આ પ્રકારના સમીકરણોનું સોલ્યુશન આ કેસમાં Aet એ 0 ની બરાબર ન હોઈ શકે કારણ કે આ સોલ્યુશન માટેની આપણી પ્રારંભિક ધારણા છે તેથી આ 0 ન હોઈ શકે તો આપણી પાસે આ બીજી ટર્મ છે જે 0 ની બરાબર હશે તેથી આપણે કહીશું કે 2RL1LC0 એ આના માટે ગવર્નીંગ સમીકરણ હશે આ એક દ્વિઘાત સમીકરણ છે અને આપણે આ પ્રકારનાં સમીકરણોને ડિફરેન્શિયલ સમીકરણ માટેનાં કેરેક્ટરીસ્ટિક સમીકરણ તરીકે કહીએ છીએ જે આપણે હમણાં જ જોયું તો આને ડિફરેન્શિયલ સમીકરણનું કેરેક્ટરીસ્ટિક સમીકરણ માનવામાં આવશે હવે તમે જોશો કે આ સેકન્ડ ઓર્ડર સમીકરણ છે આને સોલ્વ કરતા તમને આ સમીકરણના બે બીજ મળશે તો ચાલો આપણે કહીએ કે આ બીજ 1 અને 2 છે સમીકરણો અને માં આપેલ મુજબ તમે આ બીજની વેલ્યુ શોધી શકો છો આપણે આ દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવું જોઈએ આને સોલ્વ કરવાથી તમને 1 અને 2 મળે છે તો હવે તમારી પાસે આ બે બીજ છે પછી તમે તેને વધુ કોમ્પેક્ટ રીતે રિપ્રેઝેન્ટ કરી શકો છો તમે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરશો ધારો કે એ R2Lને રિપ્રેઝેન્ટ કરે છે અને 01LC છે તેથી જો તમે આ બે ફેક્ટર્સ ને એઝ્યુમ કરો અને 1 તથા 2 ની વેલ્યુ આ ફોર્મ માં મુકો પછી તમે સમીકરણ માં બતાવ્યા પ્રમાણે આ સિમ્પ્લિફાય કરી શકો છો હવે આ બે બીજ કે જે 1 અને 2 છે તેને નેચરલ ફ્રીક્વન્સી કહેવામાં આવે છે અને તે નેપર્સ પ્રતિ સેકન્ડ માં માપવામાં આવે છે 0એ સિસ્ટમની રેઝોનેન્ટ ફ્રીક્વન્સી અથવા અનડેમ્પ્ડ નેચરલ ફ્રીક્વન્સી તરીકે ઓળખાય છે જેને રેડિયન્સ પ્રતિ સેકન્ડ માં રજુ કરાય છે એ ડેમ્પીંગ ફેક્ટર છે જેને પણ નેપર્સ પ્રતિ સેકન્ડ માં રજુ કરાય છે સમીકરણ મેળવવા માટે and ની વેલ્યુ સમીકરણ માં દાખલ કરવામાં આવે છે હવે આ સૂચવે છે કે અહીં બે સંભવિત સોલ્યુશન્સ છે તો આપણે શું કહી શકીએ અહીં સમીકરણ માં દર્શાવ્યા મુજબ બે સંભવિત સોલ્યુશન્સ હોઈ શકે છે તો આપણી પાસે કરંટ માટેના બે સોલ્યુશન્સ હશે જે i1 અને i2 છે હવે મૂળ સમીકરણ d2idt2RLdidt1LC0 એક રેખીય સમીકરણ છે તો બે અલગ સોલ્યુશન્સનું કોઇ લિનિયર કોમ્બિનેશન કે જે i1 અને i2 છે તે આ સમીકરણનું સોલ્યુશન છે તેથી ઉપરોક્ત સમીકરણના સંપૂર્ણ સોલ્યુશન માટે i1 અને i2 નું લિનિયર કોમ્બિનેશન જરૂરી છે આ સમીકરણ માં દર્શાવ્યા મુજબ લખી શકાય છે તો આ સમીકરણનું સંપૂર્ણ સોલ્યુશન હશે જે સિરીઝ RLC સર્કિટથી સંબંધિત સેકન્ડ ઓર્ડરનું સમીકરણ છે હવે અહીં A1 અને A2 એ કોન્સ્ટન્ટ છે જે તમે સમય t0 પર i ની મદદથી શોધી શકો છો અને સમય t0 પર didt શોધી શકો છો અને આ વેલ્યુઝ આપણી પાસે પહેલેથી જ છે તો આપણે કહી શકીએ કે જ્યારે તમે આ સમીકરણોની તુલના કરો ત્યારે 1 અને 2 જે કેરેક્ટરીસ્ટિક્સ સમીકરણો નાં બીજ છે આપણી પાસે 3 કન્ડીશન્સ છે અથવા આપણે કહી શકીએ કે 1 અને 2બીજ માટે 3 પ્રકારના સોલ્યુશન્સ શક્ય છે આ સોલ્યુશન્સ ક્યા છે પહેલું છે જ્યારે 0 હોય તો સિસ્ટમ ઓવરડેમ્પ છે જો 0 હોય તો આપણે કહી શકીએ કે આ એક ક્રિટીકલી ડેમ્પ્ડ કેસ છે અને જો 0 હોય તો તે અંડરડેમ્પેડ કેસ છે હવે ચાલો આપણે પ્રથમ કેસ જોઈએ જ્યારે સિસ્ટમ ઓવરડેમ્પ છે એટલે કે 0છે જેનો અર્થ છે કે C 4LR2 છે આપણે અને 0ની વેલ્યુ મૂકીને આ મેળવીએ છીએ જેની વેલ્યુ આપણે પહેલાથી જ જાણીએ છીએ આ કેસમાં કેરેક્ટરીસ્ટિક્સ સમીકરણના બંને બીજ 1 અને 2 નેગેટીવ અને વાસ્તવિક છે તેથી રિસ્પોન્સ સમીકરણ ની જેમ હશે અને આકૃતિ અથવા કર્વ જેમાં તમે કરંટની વેલ્યુને સમયને સંદર્ભમાં રાખીને પ્લોટ કરો છો તે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હશે જે ડીકે થાય છે અને જેમ સમય t વધે છે તે 0 ની નજીક પહોંચે છે તો જ્યારે 0હોય છે તે કેસ માટેનો આ પ્રકારનો રિસ્પોન્સ હશે આનો અર્થ એ છે કે સિસ્ટમ ઓવરડેમ્પ્ડ છે હવે બીજો કેસ એ સિસ્ટમ ક્રિટીકલી ડેમ્પ્ડ હોય તે છે એટલે કે 0 તો આ કેસમાં શું થશે 0 નો અર્થ છે કે C 4LR2 અથવા આપણે કહી શકીએ કે 12 R2L આનું સોલ્યુશન A1e tA2e tA3e t છે હવે આ સોલ્યુશન ન હોઈ શકે કારણ કે આપણે જે બે ઇનિશિયલ કંડીશન્સ જોઇ એટલે કે સમય t0 પર i અને didt એક કોન્સ્ટન્ટ A3 થી સેટિસ્ફાય ન થઈ શકે તેથી ક્રિટીકલ ડેમ્પીંગના આ કેસમાં આપણી એક્સ્પોનેન્શિયલ સોલ્યુશન ની પ્રારંભિક ધારણા ખોટી છે તો હવે આપણે શું કરીશું ચાલો સમીકરણ માં દર્શાવ્યા પ્રમાણે સમીકરણ ફરીથી લખીએ હવે ધારો કે સમીકરણ માં કૌંસની ટર્મ એ કોઈક ફંક્શન f છે તો તમે શું લખી શકો તો જ્યારે તમે f ની વેલ્યુને સમીકરણ માં મુકો આ સમીકરણ dfdtf0 થઈ જશે હવે આનું સોલ્યુશન કારણ કે આ ફર્સ્ટ ઓર્ડર ડિફરેન્શિયલ સમીકરણ છે અને આપણે જયારે સોર્સ ફ્રી રિસ્પોન્સ ના કેસમાં સિરીઝ RC અથવા RL સર્કિટ્સની ચર્ચા કરી ત્યારે આ પ્રકારના સમીકરણો આપણે જોયા છે તેથી તમે સરળતાથી લખી શકો છો કે આ સમીકરણનું સોલ્યુશન fA1e t છે જ્યાં A1 કોન્સ્ટન્ટ છે હવે જો તમે સમીકરણ નો ઉપયોગ ઉપરના સમીકરણમાં કરો તો didtiA1e t મળશે આ સમીકરણ ને સમીકરણ મેળવવા માટે સમીકરણ તરીકે ફરીથી લખી શકાય છે તમને સમીકરણ માં બતાવ્યા પ્રમાણે i ની વેલ્યુ મળશે તમારે ફક્ત તેને ઇન્ટિગ્રેટ કરવું પડશે અને તમને બીજો કોન્સ્ટન્ટ A2 મળશે હવે ક્રિટીકલી ડેમ્પ્ડ સર્કિટનો નેચરલ રિસ્પોન્સ બે ટર્મ્સનો સરવાળો છે નેગેટીવ એક્સ્પોનેન્શિયલ અને નેગેટીવ એક્સ્પોનેન્શિયલનો લિનિયર ટર્મ સાથેનો ગુણાકાર તો આ કેસમાં તેનો રિસ્પોન્સ શું હશે જો તમે કરંટ i ના વેરિએશન ને સમયના સંદર્ભમાં પ્લોટ કરો તો રિસ્પોન્સ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હશે હવે જયારે સમય t એ 1 ની બરાબર હોય ત્યારે શું થશે તો જયારે સમય t1 હોય ત્યારે વેલ્યુ મહત્તમ હશે અને તે મહત્તમ વેલ્યુ e 1 હશે તો આનો અર્થ એ છે કે એક ટાઈમ કોન્સ્ટન્ટ પછી કરંટ તેની મહત્તમ વેલ્યુ સુધી પહોંચશે અને પછી તે ધીરે ધીરે 0 સુધી ડીકે થશે તો જયારે સિસ્ટમ ક્રિટીકલી ડેમ્પ્ડ હોય ત્યારે તમે આ પ્રકારનો રિસ્પોન્સ જોશો હવે ત્રીજો સિનારિયો એ છે કે જ્યારે વેલ્યુ 0 હોય તેનો અર્થ છે કે C 4LR2 હશે તો તમે જોયું છે કે રૂટ્સ 1 અને 2 ને સમીકરણ અને મુજબ લખી શકાય છે 1 ના રુટ ને કોમ્લેક્સ વેરીએબલ j સાથે રિપ્લેસ કરી શકાય છે તો તમે કહી શકો છો કે 1 jd અને 2 jd છે જ્યાં d02 2 છે હવે જો 0 હોય આ ફેક્ટર હંમેશા પોઝિટીવ હશે તેથી જ આપણે 1 ને બહાર કરેલ છે તેથી આ d એ ડેમ્પીંગ ફ્રીક્વન્સી છે અને 0 એ અનડેમ્પ્ડ નેચરલ ફ્રીક્વન્સી છે તેથી જ્યારે તમે 1 અને 2 ની વેલ્યુ સોલ્યુશનમાં મૂકો જે આપણે મેળવ્યું છે અને તેને સમીકરણ માં દર્શાવ્યા મુજબ ફરીથી ગોઠવો તો તમને t ના સંદર્ભમાં કરંટનો રિસ્પોન્સ મળશે પછી યુલર આઇડેન્ટિટી Euler's identity ને સમીકરણ માં એપ્લાય કરવાથી આપણને સમીકરણ મળે છે તો આને સમયના સંદર્ભમાં કરંટના સમીકરણ માટે સિમ્પ્લિફાય કરવામાં આવશે હવે જો તમે આ સમીકરણને જોશો તો તમે જોઈ શકશો કે અહીં સિસ્ટમમાં કોસાઇન ટર્મ્સ અને સાઇન ટર્મ્સ એટલે કે સાઇનુંસોઈડલ ટર્મ્સ હશે અને તમે એક્સ્પોનેન્શિયલ ટર્મ્સ પણ જોશો તો રિસ્પોન્સ કેવો દેખાશે આ કેસમાં જો તમે કરંટ માટેનો રિસ્પોન્સ જોશો તો તે એક્સ્પોનેન્શિયલી ડીકે થઇ રહ્યો છે કારણ કે અહીં એક્સ્પોનેન્શિયલ ફેક્ટર e t છે તેથી તમે જોશો કે તે એક્સ્પોનેન્શિયલી ડીકે થઈ રહ્યો છે વત્તા તે સાઇનુસાઇડલી રીતે પણ બદલાઇ રહ્યો છે કારણ કે તમારી પાસે આ સમીકરણમાં સાઇન અને કોસ ટર્મ્સ પણ છે તેથી રિસ્પોન્સમાં ટાઈમ કોન્સ્ટન્ટ 1 છે અને ટાઈમ પીરીયડ T એ 2d ની બરાબર છે તો આ તમે આકૃતિમાં જોઈ શકો છો તો આ સાથે આપણે આજનું સેશન સમાપ્ત કરીશું આપણે આગામી લેક્ચરમાં આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આપણે જોઈશું કે જ્યારે આપણે RLC સર્કિટમાં સ્ટેપ ઇનપુટ એપ્લાય કરીએ ત્યારે તે કેવી રીતે વર્તશે તે જોઈશું